બધાને હેલો હું ગૌરવ ચતુર્વેદી છું અને હું દિપકકુમાર છું અમારો પ્રોજેક્ટ IoT પ્રોજેક્શન મીટર વિશે છે અને અમે NodeMCU DHT11 અને MQ135 નો ઉપયોગ કરી રહ્યા છીએ DHT11 એ એક તાપમાન અને ભેજનું સેન્સર છે અને MQ135 એ હવામાં ગુણવત્તાવાળું માપન સેન્સર છે તેથી મૂળભૂત રીતે આપણા પ્રોજેક્ટના બે ઉદ્દેશ્ય હતા સૌ પ્રથમ આપણે NodeMCU માંથી ડેટાને બ્લાઇન્ક સર્વર પર મોકલી રહ્યા છીએ જ્યાં બ્લાઇન્ક બ્લાઇંક સર્વર મોબાઇલ એપ્લિકેશનમાં ડેટા રજૂ કરશે અને અમારું બીજું ઉદ્દેશ એ છે કે આપણે NodeMCU માંથી ડેટાને સેન્ટ્રલ સર્વર પર મોકલી રહ્યા છીએ જ્યાં આપણું લિનક્સ મશીન સેન્ટ્રલ સર્વર તરીકે કાર્ય કરે છે તેથી મૂળભૂત રીતે સેન્ટર સર્વર ડેટા સ્ટોરેજ હેતુ તરીકે કાર્ય કરશે અને ડેટા CSV ફાઇલમાં સંગ્રહિત કરવામાં આવશે અને પછીથી આપણે KNN મશીન લર્નિંગ અલગોરિધમને બે ભાગ માં વહેચીશું કે જે ડેટા ને ભેજ અને સુકા તથા હવાની ગુણવત્તા તે સારી છે કે ખરાબ વિશે જણાવશે હવે કનેક્શન તરફ આવીએ તેથી અહીં તે એક જોડાણ છે અહીં આપણે પાવર બેંક દ્વારા NodeMCU માં પાવર કરી રહ્યા છીએ અને DHT11 આઉટપુટ પિન NodeMCU ના D1 પિન સાથે જોડાયેલ છે અને તેનાં ગ્રાઉન્ડ એ NodeMCU ના ગ્રાઉન્ડ સાથે જોડાયેલ છે તથા VCC એ NodeMCU ના VCC સાથે જોડાયેલ છે MQ13 સેન્સર પર આવીને અહીં તેનું આઉટપુટ NodeMCU ની A0 પિન સાથે જોડાયેલ છે અને તેનાં ગ્રાઉન્ડ NodeMCU નાં ગ્રાઉન્ડ સાથે જોડાયેલ છે અને તેનાં ગ્રાઉન્ડ NodeMCU નાં ગ્રાઉન્ડ સાથે જોડાયેલ છે તથા VCC એ NodeMCU ના VCC સાથે જોડાયેલ છે અહીં DHT11 તાપમાન અને ભેજને સંવેદના આપી રહ્યું છે અને ડિજિટલ ફોર્મેટમાં ડેટાને NodeMCU અને MQ135 ને સેન્સિંગ એર કવાલિટીમાં મોકલી રહ્યું છે અને એનાલોગ ફોર્મેટમાં ડેટાને NodeMCU પર મોકલી રહ્યું છે હવે આપણે ડેમો બતાવીશું હવે તેથી એપ્લિકેશનમાં તમે જોઈ શકો છો કે તે ભેજ તાપમાન અને હવાની ગુણવત્તા દર્શાવે છે અને તમે અહીં જોઈ શકો તેમ જીવંત ગ્રાફનું આલેખન પણ બતાવી રહ્યું છે તેથી અહીં એક લાઇવ ગ્રાફ છે હવે સેન્ટ્રલ સર્વર પર આવીને તમે અહીં જોઈ શકો છો તેમ તે ભેજ તાપમાન દર્શાવે છે આપણે તે ડેટા ને CSV ફાઈલ માં સાચવી રહ્યા છીએ અહી તમે જોય શકો છો તેમ CSV ફાઈલ છે અને તે ડેટા ને ટાઈમ સ્ટેમ્પ સાથે સાચવી રહ્યું છે હવે સર્વર પર આવીને તમે અહીં જોઈ શકો છો કે તે ડેટાની ભેજ તાપમાન હવાની ગુણવત્તા દર્શાવે છે અને ત્યાં હવામાન અને હવાની ગુણવત્તાના વર્ગો છે કે કેમ તે સારું છે કે ખરાબ તેથી આ માટે અમને તાલીમ ડેટાની જરૂર છે તેથી તાલીમ ડેટા માટે અમે અહીં CSV ફાઇલમાં પ્રોગ્રામને પ્રશિક્ષણ ડેટા આપ્યો છે જે તમે અહીં જોઈ શકો છો તેથી હવે આ સર્વર છે તે ચાલે છે અને તે ડેટા દર્શાવે છે બધા ને નમસ્કાર અમે અહીં અમારું પ્રોજેક્ટ જે સ્માર્ટ બાઇક ટૂલકિટ છે તે રજૂ કરવા માટે છીએ હું રાજકુમાર એમ પ્રથમ વર્ષ તે મારો સાથી આહવાન મિશ્રા એમ ટેક છે પ્રથમ વર્ષ કમ્પ્યુટર વિજ્ઞાન હવે અમારા પ્રોજેક્ટ વિશે કેટલીક મૂળ માહિતી છે આ મૂળભૂત રીતે એક ગેજેટ છે જે બાઇકની સલામતી સુરક્ષા અને બાઇક અકસ્માતને શોધવા માટે મદદ કરે છે અમારા પ્રોજેક્ટના ઉત્પાદનમાં મૂળભૂત ઘટક તરીકે NodeMCU 1 નો ઉપયોગ કરીશું આ NodeMCU 1 અને એક્સેલરોમીટર સેન્સર જાયરોસ્કોપ સેન્સર જીપીએસ સેન્સર અને મેટ્રિક્સ કીપેડ છે આ એક સેન્સર MPU 6050 છે જેમાં ત્રણ પ્રકારના સેન્સર એક્સેલેરોમીટર સેન્સર જાયરોસ્કોપ અને તાપમાન સેન્સર છે અમે આ સેન્સરના માત્ર બે સેન્સર બે સેન્સર એક્સેલરોમીટર સેન્સર અને જાઇરો સેન્સરનો ઉપયોગ કરી રહ્યા છીએ હવે બાઇક સલામતી હેતુ અને બાઇક સલામતી અને સુરક્ષા હેતુ માટે અમે એક્સેલરોમીટર સેન્સર અને પાસવર્ડ સુરક્ષાનો ઉપયોગ કરીએ છીએ હવે બાઇક અકસ્માતની તપાસ માટે બાઇક અકસ્માત માટે અમે એક્સીલેરોમીટર સેન્સર જાયરોસ્કોપનો ઉપયોગ કરી રહ્યાં છીએ અને અકસ્માતનું સ્થાન મોકલીને આપણે આપણા મોબાઇલનો જીપીએસ વાપરી રહ્યા છીએ હવે સંદેશાવ્યવહાર હેતુ માટે અમે MQTT નો ઉપયોગ કરી રહ્યા છીએ કનેક્ટિવિટી માટે Wi Fi નો ઉપયોગ કરી રહ્યા છીએ અમારા ડેટાને આશરે 500 ડેટાની તાલીમ આપવા માટે મશીન લર્નિંગના ડીસીશન ટ્રી અલ્ગોરિધમનો ઉપયોગ કરીએ છીએ હવે હું કાર્યકારી સિદ્ધાંત સમજાવીશ ધારો કે બાઇક માલિકે બાઇક અહીં રાખી છે અને ક્યાંક ચાલ્યા ગયા છે માની લો કે કોઈ અન્ય બાઇક ચોરી કરવાનો પ્રયાસ કરે છે તો પછી ગતિમાં થોડો ફેરફાર કરવામાં આવશે અને જો બાઇક પણ નીચે પડી ગઈ છે તો પછી ગતિમાં પણ થોડો ફેરફાર કરવામાં આવશે ગતિ સેન્સર મોશન સેન્સર તેને શોધી કાઢશે માફ કરશો એક્સેલરોમીટર સેન્સર તેને શોધી કાઢશે અને તે મોકલશે તે એક MQTT સંદેશ પ્રકાશિત કરશે અને માલિક પાસે એન્ડ્રોઇડ મોબાઇલ છે અને તેની પાસે મોબાઇલ ક્લાયંટ પ્રતિરક્ષા ક્લાયંટ છે તેણે તે વિષય પર સબ્સ્ક્રાઇબ કર્યું છે તેથી તેને સૂચના મળશે આગળ જ્યારે પણ કોઈ પ્રયત્ન કરશે જ્યારે પણ કોઈ પાસવર્ડ અનલોક કરીને બાઇક ચોરી કરવાનો પ્રયાસ કરશે સૌ પ્રથમ માલિકે સાચો પાસવર્ડ આપીને બાઇકને અનલોક કરવું પડશે જો કોઈ ખોટો પાસવર્ડનો ઉપયોગ કરીને બાઇકને અનલોક કરવાનો પ્રયાસ કરશે જો તે ત્રણ વખત ખોટો પાસવર્ડ લખે છે તો પછી ચોરીનો સંદેશ પણ માલિકના મોબાઈલમાં જશે તેથી જ્યારે અધિકૃત વપરાશકર્તા કોલ કરશે ત્યારે તે સાચો પાસવર્ડ આપશે અને તે બાઇક ચલાવશે ધારો કે તે બાઇક અકસ્માતને પહોંચી વળશે તો પછી શું થશે એક્સેલેરોમીટર સેન્સર અને જાયરોસ્કોપ સેન્સર બંને ડેટાને કબજે કરશે અને અમે તે ડેટા એનાલિટિક્સનો ઉપયોગ કરી રહ્યાં છીએ તે માટે હું તે સમજાવું છું તેથી અને તેઓ અકસ્માતનો સંદેશ પ્રકાશિત કરશે અને તે સંદેશ માલિકોના સંબંધીઓના મોબાઇલ પર મોકલવામાં આવશે હવે હું ડેટા એનાલિટિક્સ વિશે કહીશ શરૂઆતમાં આપણે શું કર્યું શું આપણે બાઇકને ટ્રેનિંગ આપ્યું છે કે અકસ્માત કેવી રીતે થાય છે જો આપણે બાઇકને તે રીતે ખસેડીએ અને આપણે તેને ટ્રેનિંગ આપીએ કે અકસ્માત કેવી રીતે થાય છે અમે લગભગ 500 ડેટા સેટ્સ એકત્રિત કર્યા અને પછી અમે મોડેલ બનાવવા માટે ડીસીશન ટ્રી અલ્ગોરિધમ લાગુ કર્યો પછી અમે મોડેલને NodeMCU માં ફીટ કરીશું બરાબર આપણો મોડેલ પ્રોજેક્ટ આ રીતે છે તેથી સૌ પ્રથમ જો કોઈ બાઇક ચોરી કરવાનો પ્રયાસ કરશે તો તે બાઇક ખસેડશે બાઇક ખસેડો સૌપ્રથમ તે મળ્યું તેથી તે ધમકીનો સંદેશ મોકલશે જો બાઇક નીચે પડી જશે પાસવર્ડ અનલોક કર્યા વિના પાસવર્ડ અનલોક કર્યા વિના જો બાઇક પડી જાય તો પછી તે મોબાઇલ પર મેસેજ મોકલશે મને એક સૂચના મળી આગળની વાત એ છે કે આપણે એ સ્ક્રિનશોટ અમે સ્ક્રીનશોટ પોસ્ટ કરીશું કોઈએ પ્રયાસ કરવો જો કોઈ ખોટો પાસવર્ડ અનલોક અનલોક થોભાવા માટે આપે તો જો કોઈ ત્રણ વખત ખોટો પાસવર્ડ આપશે તો તે પણ માલિકને સંદેશ મોકલશે હવે તેને ફરી શરૂ કરો હવે અધિકૃત વપરાશકર્તા યોગ્ય પાસવર્ડનો પ્રકાર લે છે હવે તે બાઇક પર સવાર છે જ્યારે તે અકસ્માતને પહોંચી વળશે તે સંદેશ આપશે તમે જોઈ શકો છો તેમ અમે ડેમો બતાવીશું તે સંદેશ મોકલશે હવે હું બતાવીશ કે આ સંદેશ મને મળ્યો છે જ્યારે મને સલામતીની ચેતવણી મળી છે એટલે બાઇક પડી છે અથવા કોઈ તેને ચોરી કરવાનો પ્રયાસ કરે છે આગળની વાત એ છે કે જ્યારે કોઈ ખોટો પાસવર્ડ આપે છે ત્યારે આ સંદેશ મને મળ્યો છે પછી તે સંદેશ ચોર છે આ સંદેશ જ્યારે અકસ્માત થયો છે ત્યારે મને મળ્યો છે અને જીપીએસ સેન્સર અક્ષાંશ અને રેખાંશને માલિકના સંબંધીઓને મોકલે છે બધા ને નમસ્કાર મારું નામ ગૌરવ ગુપ્તા છે અને તે શગુન તુડુ છે અમે કમ્પ્યુટર સાયન્સ અને એન્જીનીયરીંગ વિભાગ આઈઆઈટી ખડગપુરના છીએ આજે અમે તમને IoT પ્રોજેક્ટ રજૂ કરવા જઈ રહ્યા છીએ અમારા પ્રોજેક્ટનો વિષય એ હાર્ટબીટ સેન્સરનો ઉપયોગ કરીને માર્ગ અકસ્માત શોધવાનો છે તેથી મૂળભૂત રીતે જ્યારે પણ કોઈ વ્યક્તિ ખરાબ માર્ગ અકસ્માતમાંથી પસાર થાય છે ત્યારે તેના હૃદયની પલ્સ ધીમે ધીમે ધીમી થવાની શરૂઆત થાય છે તેથી જ્યારે પણ તેના હૃદયની પલ્સ બીટ કોઈ ચોક્કસ થ્રેશોલ્ડ પર આવે છે ત્યારે અમે તેના સ્થાન અને તેના ધબકારાના ડેટા તેના સંબંધીઓને મોકલીશું તેથી મૂળભૂત રીતે આ દ્વારા અમે શક્ય તેટલી વહેલી તકે તેના સંબંધીને જાણ કરીને તેમનો જીવ બચાવી શકીએ છીએ તેથી હવે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ કે આપણે આપણા પ્રોજેક્ટમાં કયા ઘટકનો ઉપયોગ કરીશું સોફ્ટવેર ભાગના ઘટકો પર આવી રહ્યા છીએ અમે કોડિંગ માટે આર્ડ્યુંનો નો ઉપયોગ કરી રહ્યા છીએ અને અમે MQTT ડેશ અને બ્લાઇંક એપ્લિકેશનોનો ઉપયોગ કરી રહ્યા છીએ અને સોફ્ટવેર સિવાયનો જે આપણે હાર્ડવેરનો ઉપયોગ કરી રહ્યા છીએ હાર્ડવેરના મુખ્ય ઘટકો NodeMCU છે અને ત્યાં બે સેન્સર છે એક સેન્સર જીપીએસ મોડ્યુલ છે અને એક હૃદયના ધબકારા માટેનું સેન્સર છે આ હૃદયના ધબકારા માટેનું સેન્સર છે અને આ જીપીએસ મોડ્યુલ છે હવે અમે તમને બતાવવા જઈશું કે આપણે તેને કેવી રીતે કનેક્ટ કરીશું તેથી અમારી પાસે હૃદયના ધબકારા માટેનું સેન્સર છે તેથી અમે તેને ગ્રાઉન્ડ નોડ પરના એક વાયર દ્વારા અને બીજા વોલ્ટેજમાં જોડ્યું છે અને એક એ n એનાલોગ નોડ છે અને બીજા હવે આપણી પાસે જીપીએસ મોડ્યુલ છે અમે તમને પ્રદાન કરેલા પીડીએફમાં કનેક્શન બતાવીશું તેથી મૂળભૂત રીતે આપણે આપણી પાવર બેંક દ્વારા શક્તિ આપી રહ્યા છીએ અને મૂળ રૂપે સ્થાનાંતરિત કરવા અથવા બિલ્ડ કરવા અને અન્ય હેતુઓ માટે આપણે MQTT સોફ્ટવેર અને બ્લાઇંક એપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યાં છીએ હવે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ કે કાર્ય કેવી રીતે વહે છે આ ખરેખર કેવી રીતે કાર્ય કરે છે વર્કફ્લો પર આવતા આ ઉપકરણમાંથી સૌ પ્રથમ અમે બ્લાઇંક એપ્લિકેશનનો ઉપયોગ કરીને સીધા જ ફોન પર વપરાશકર્તાના ફોન પર જીપીએસ સ્થાન મોકલી રહ્યા છીએ બ્લાઇંક એપ્લિકેશનમાં આપણે તે મોકલી રહ્યાં છીએ અને સેન્સર જેનો અર્થ થાય છે તે હાર્ટબીટ સેન્સર હાર્ટબીટ ડેટા મોકલે છે જે આપણે અહીંથી મોકલી રહ્યા છીએ એવું કહેવામાં આવે છે કે તે સીધા ક્લાઉડમાં MQTT સર્વર પર મોકલી રહ્યું છે અને તે પછી MQTT સર્વર તે વપરાશકર્તાના ફોન પર એમક્યુટીટી ડેશમાં આવી રહ્યું છે હવે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ કે તે ખરેખર કેવી રીતે કાર્ય કરે છે અહીં સેન્સરને સ્પર્શ કર્યા પછી આપણે અહીં અમારા મોબાઇલ પર MQTT બ્રોકર દ્વારા હ્રદયના ધબકારાનું વાંચન મેળવી રહ્યા છીએ તેથી તમે જોઈ શકો છો કે હાર્ટબીટ પલ્સ હમણાં 73 રેટિંગ કરી રહી છે અને હવે અમે બ્લાઇન્ક એપ્લિકેશન પર વ્યક્તિનું સ્થાન મોકલીશું તેથી અહીં અમારી પાસે અમારી બ્લાઇન્ક એપ્લિકેશન પર બતાવવામાં આવતી વ્યક્તિનું સ્થાન છે અમે થ્રેશોલ્ડ 75 અથવા 75 કરતા ઓછા સેટ કર્યા છે તમે ખરેખર તેને તેના કરતા પણ નીચે સેટ કરી શકો છો તેથી જ્યારે પણ વ્યક્તિ અકસ્માત દ્વારા પસાર થાય છે તેના હૃદયની ધબકારા પલ્સ સામાન્ય રીતે સામાન્યથી નીચે હોય છે તેથી આ દ્વારા આપણે ખરેખર શોધી શકીએ છીએ કે તે વ્યક્તિ હાલમાં ક્યાં છે અને તેના હૃદયના ધબકારા શું છે તેથી જલદી અમને આ માહિતી મળશે અમે તેને બચાવવામાં સક્ષમ થઈશું બધા ને નમસ્કાર મારું નામ વિશાલ કુમાર છે અને હું કોમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગ વિભાગ માંથી છું મારો ડેમો પ્રોજેક્ટ ફાયર અલાર્મ સિસ્ટમ છે જેનો ઉપયોગ આગને શોધવા માટે કરવામાં આવે છે અને માલિકને અને નજીકના ફાયર સ્ટેશનને ચેતવણીનો સંદેશ મોકલવામાં આવે છે તેથી અહીં આપણે અમારા બે નોડનો ઉપયોગ કરીએ છીએ જેનો ઉપયોગ એક માટે થાય છે બે નોડ જે વિવિધ સ્થળોએ મૂકવામાં આવે છે જે આગને શોધવા માટે વપરાય છે પ્રથમ નોડમાં અહીં પ્રથમ નોડ છે જેમાં NodeMCU શામેલ છે જેનો ઉપયોગ બીજા અને બીજા ડેટાના પ્રોસેસિંગ માટે થાય છે બીજા નોડમાં આપણે આર્ડ્યુંનોનો ઉપયોગ કરીએ છીએ અને અહીં બે નોડ વચ્ચે અમે Zigbee દ્વારા અને Zigbee માંથી સંદેશાવ્યવહાર કરું છું હું આ નોડ Zigbee ડિવાઇસ દ્વારા આ નોડને ડેટા મોકલું છું અને આ નોડ વાઇ ફાઇ દ્વારા બ્રોકરને મોકલે છે MQTT બ્રોકર જે હું મારા સ્થાનિક સર્વરમાં ઇન્સ્ટોલ કરું છું અહીં એક નજીકનું ફાયર સ્ટેશન છે જે મારા MQTT માં ઉપયોગમાં લેવાય છે તે મુદ્દાઓને સબ્સ્ક્રાઇબ કરી શકે છે અહિયાં ફાઈર સ્ટેશન છે કે જે projectiitkgpiot ને સબસ્ક્રાઈબ કરે છે તેથી આ જુએ છે કે તે આપમેળે સંદેશ મેળવે છે જે રૂમની પરિસ્થિતિઓને મોનિટર કરી શકે છે અહીં ઓરડાની સ્થિતિ તાપમાન ભેજ છે અને જે સ્થિતિ છે ત્યાં ધૂમ્રપાન છે કે નહીં તેથી આ કહે છે કે કોઈ આગ નથી તેથી ધૂમ્રપાન મૂલ્યો એ જ ફ્લેમ સેન્સર છે અહીં આપણે બે સેન્સરનો ઉપયોગ કરીએ છીએ જે એક ફ્લેમ સેન્સર છે અને બીજો એક સ્મોક સેન્સર છે જેનો ઉપયોગ તપાસ માટે કરવામાં આવે છે ફ્લેમ સેન્સરનો ઉપયોગ અગ્નિ શોધવા માટે કરવામાં આવે છે અને ખોટા નકારાત્મક ઉપયોગ માટે સ્મોક સેન્સર નો ઉપયોગ કરવામાં આવે છે અને આ ચેતવણી MQTT ક્લાયંટ દ્વારા માલિકને પણ મોકલવામાં આવશે તેથી માલિક પણ વિષયની ઓફર MQTT ને સબ્સ્ક્રાઇબ કરે છે તેઓને એક સંદેશ પણ આવે છે જે બ્રોકર દ્વારા મોકલાયેલ છે જે મેં સ્થાનિક રીતે ઇન્સ્ટોલ કર્યો છે આ દરમિયાન જ્યારે તેઓ નોડ ઇન્સ્ટોલ કરેલા રૂમની અગ્નિ અને હાલની પરિસ્થિતિ પણ મેળવે છે તેથી હવે આપણે આગ લગાવી દઈએ છીએ હવે અહીં ફ્લેમ સેન્સર છે જે આગ માટે શોધાયેલ છે હવે અમે ઉંડાઈનું પરીક્ષણ કરીએ છીએ જો ત્યાં ફ્લેમ હોય જે ફ્લેમ સેન્સર દ્વારા શોધી કાઢે છે અને આપમેળે તેઓ ધ્વનિને બૂઝે છે તેથી નજીકના લોકો પણ એક ચેતવણી મેળવે છે અને તે સ્થાનથી ભાગી પણ જાય છે અહીં પણ એક સંદેશ મેળવો ત્યાં આગ છે અહીં આપણે જો ફ્લેમ સળગાવીએ તો આપમેળે આગને શોધી કાઢીએ પછી બઝર વાગ્યો અને ફાયર એલાર્મ સિસ્ટમ દ્વારા એક ચેતવણી સંદેશ પણ મળી શકે અહીં ફાયર આઉટ થવાનું છે અને ઓરડાની સ્થિતિ શું છે અને તાપમાન શું છે અહીં આ બતાવે છે કે આગ ફાટી નીકળી છે અને તે રૂમમાં ફ્લેમનું મૂલ્ય અને તાપમાનનું મૂલ્ય શું છે અને મોબાઇલમાં પણ સંદેશ મેળવવા માટે થાય છે તે એક છે તેને એક સંદેશ પણ આવે છે કે આગ ફાટી નીકળવાની સ્થિતિ શું છે ટકા રાખો અહીં અમે બતાવીએ છીએ કે આગ ફાટી નીકળી છે જે માલિકને રૂમની સ્થિતિ વિશે ચેતવે છે અને જો ત્યાં ધૂમ્રપાન હોય તો સ્થિતિ શું છે તેથી સ્મોક સેન્સર રૂમની સ્થિતિનું મૂલ્ય દર્શાવે છે આભાર કેમ છો હું આકાશ છું હું એમ ખરગપુરના કમ્પ્યુટર સાયન્સ અને એન્જીનીયરીંગ વિભાગ આઈઆઈટીના પ્રથમ વર્ષનો વિદ્યાર્થી છું તેથી હું જે ડેમો બતાવવા જઈ રહ્યો છું તે RFID આધારિત હાજરી સિસ્ટમ વિશે છે તેથી મૂળભૂત રીતે આપણે RFID ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યાં છીએ જે ખૂબ જ ટૂંકી રેન્જની સંચાર તકનીક છે અને તે પછી તેમાંથી હાજરી પ્રણાલી બનાવવા માટેની છે તેથી પહેલેથી જ RFID સિસ્ટમ્સનો તમામ કંપનીઓમાં વ્યાપકપણે ઉપયોગ કરવામાં આવે છે અને અધિકૃતતા તેમજ હાજરી હેતુ માટે વિવિધ સંસ્થાઓ આનો ઉપયોગ વિદ્યાર્થીના અધિકૃતતા અને હાજરી માટે પણ કરે છે તેથી હાર્ડવેર ઘટકો શામેલ છે તે રાસ્પબેરી પાઈ છે જે મોડેલ 3B પ્લસ છે અને આ અહીં RFID RC522 સ્કેનર છે જે મૂળ રૂપે RFID સ્કેનર છે તેથી આ RFID ટેગ્સ છે આ બધા ટેગ્સ આ બે જુદા જુદા પ્રકારનાં ટેગ્સ છે પરંતુ જો કે વસ્તુ સમાન છે તેથી આ બધાની સાથે એક અનન્ય ID સંકળાયેલ છે તેથી આ સ્કેનર જ્યારે પણ અમે આ સ્કેનરની નજીકમાં મૂકીશું ત્યારે તેમની અનન્ય આઈડી વાંચી શકાશે અને તે મુજબ આપણે કોડમાં લખીને પ્રક્રિયા કરી શકીએ છીએ જે રીતે આપણે જોઈએ છે વિદ્યાર્થીઓને આ RFIDs આપવામાં આવશે તે રીતે આ કામ કરશે તેથી દરેક RFID ની તેમની અનન્ય આઈડી એક વિદ્યાર્થી સાથે સંકળાયેલ હશે અને તેનો ઉપયોગ કરીને તેઓ હાજરીને ચિહ્નિત કરશે અને આ ઉપકરણ વર્ગમાં મૂકવામાં આવશે અને જ્યારે પણ તેઓ આ કાર્ડને આની જેમ મૂકશે ત્યારે તેમના UIDs વાંચવામાં આવશે અને તેમની હાજરી ચિહ્નિત કરવામાં આવશે તેથી આપણે આના પર કેવી રીતે સંપર્ક કરીશું તે છે કે આપણે તેના માટે ટાઈમર ગોઠવીએ છીએ તેવું અમારી અનુકૂળતા પર છે પરંતુ અમે તેને 10 મિનિટ માટે સેટ કરી રહ્યા છીએ તેથી વર્ગની મધ્યમાં અથવા મૂળભૂત ધોરણે વર્ગની શરૂઆતમાં પ્રોફેસર સિસ્ટમ પર ધ્યાન આપશે અને પછી વિદ્યાર્થીઓ તેમના હાજરીને વિદ્યાર્થીઓને સરળતાથી ચિહ્નિત કરી શકશે અને હવે તેમની હાજરી ડેટાબેઝમાં સંગ્રહિત કરવામાં આવશે જે આ રાસ્પબરી પાઇમાં સેટ કરેલી છે અને દરેક હાજરીને MQTT પ્રોટોકોલનો ઉપયોગ કરવા પર પ્રોફેસરને અલગથી સૂચિત કરવામાં આવશે અને જ્યારે પણ બધા વિદ્યાર્થીઓએ હાજરી આપી છે અથવા ટાઈમર કે અમે સેટ કર્યો છે તે સમાપ્ત થઈ જશે અને જે વિદ્યાર્થીઓ હાજર છે અને જે ગેરહાજર છે તેમને સંપૂર્ણ સૂચિ જાહેર કરવામાં આવશે તેઓને MQTT પર પ્રકાશિત કરવામાં આવશે અને પ્રોફેસર તેને પ્રાપ્ત કરી શકે છે તેથી કેટલીક એવી અન્ય બાબતો પણ છે જેમ કે અમુક પ્રકારના ડેટા એનાલિટિક્સ કરવામાં આવે છે જે પ્રોફેસરને પણ મોકલવામાં આવશે તેથી જે વિદ્યાર્થીઓ તેમની હાજરીના આધારે વિદ્યાર્થીઓને ન્યાય આપી શકે છે જેમ કે વિદ્યાર્થી કયા વર્ગમાં વારંવાર ભાગ લે છે અને તેથી ઠીક છે તેથી હવે આ સિસ્ટમ ચાલે છે મેં કોડ ચલાવ્યો છે હવે જ્યારે પણ હું તેને સ્કેન કરું છું ત્યાં એક સંદેશ હશે અને તે દરેક આઈડી માટે બનશે અને જો કોઈ અનધિકૃત આઈડી મૂકવામાં આવશે તો ત્યાં કોઈ સંદેશ હશે નહીં અને અમારો કોડ પણ તેને સ્વીકારશે નહીં અને અમે તે પ્રવેશને નકારીશું